ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા I આપણે શીખ્યા કે ચુંબકીય ક્ષેત્ર ઉર્જાને તેવી જ રીતે સંગ્રહિત કરે છે જે રીતે ઇલેક્ટ્રીક ફિલ્ડ ઉર્જાને સંગ્રહિત કરે છે અને તે 120E2 ના બરાબર હોય છે જે આપણે પહેલા જોયું હતું Energy120E2 અને આજના વ્યાખ્યાનમાં આપણે આ ઉર્જાને શોધવા માટે ફેરાડે અને લેન્ઝના નિયમ Lenz's law નો ઉપયોગ કરીશું ચુંબકીય ક્ષેત્રમાં થોડી ઉર્જા સંગ્રહિત હોવી જોઈએ અને તે કેટલી હોવી જોઈએ તો ચાલો શરૂ કરીએ અને જોઈએ કે શા માટે ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા હોવી જોઈએ કારણ એ છે કે ચુંબકીય ક્ષેત્રની બનતા અહીં હું કાર્ય કરવા માટે ફક્ત B નો ઉપયોગ કરીશ ઉદાહરણ તરીકે જો હું એક ઇન્ડક્ટર લઇ અને આપણે જોયું છે તે મુજબ હું તેમાંથી આ સ્વીચ દ્વારા કરંટ પસાર કરવાનો પ્રયાસ કરું છું તો પછી અહીં શું થાય છે અહીં બેક EMF વિકસિત થાય છે અને આ EMF એવું હોય છે કે તે ફેરફારનો વિરોધ કરે છે તેથી આને બેક EMF તરીકે પણ ઓળખવામાં આવે છે તો અહીં હું એક સર્કિટ દોરી રહ્યો છું ચાલો હું અહીં એક રેઝિસ્ટર પણ મુકીશ એક કી લગાવીશ બેટરી મૂકીશ જેવી હું આ કી ચાલુ કરીશ કરંટ વધવાનો શરુ થશે I વધવાનો શરુ થશે અને જેમ જેમ તે વધે છે ત્યાં એક બેક EMF વિકસિત થશે જેને આપણે માઈનસ સાઈન સાથે LdIdt લખીશું હું આને ફરીથી સમજાવીશ આ ફેરફારનો વિરોધ કરે છે અમારે અહીં કાર્ય કરવું પડશે પછી આ EMF ની અસર દૂર કરવા માટે આપણે એનર્જી સપ્લાય કરવી પડશે તેથી જો તમે એનાલોજી બનાવો તો આ એક બેટરી દ્વારા રિપ્લેસ કરી શકાશે જે કરંટનો વિરોધ કરશે અને તેથી મારે એનર્જી સપ્લાય કરવી પડશે જેથી કરંટ આ બેટરી માંથી પસાર થાય અને જે કાર્ય હું કરી રહ્યો છું તે ચુંબકીય ક્ષેત્ર બનાવવામાં જાય છે જે આ કરંટથી ઉદભવે છે તેથી છેવટે આપણે આનું અર્થઘટન શું કરીએ કે આ ઉર્જા ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત થાય છે આના જેવું જ યાદ કરો કે જો મારી પાસે કેપેસિટર હોય અને હું સ્વીચ દ્વારા તેમાંથી કરંટ પસાર કરું કરંટ ધીમે ધીમે બિલ્ડ થાય છે અથવા કેપેસિટરમાં ધીરે ધીરે ચાર્જ બને છે અને આ પ્રક્રિયામાં હું જે એનર્જી સપ્લાય કરું છું તે છેવટે કેપેસિટરમાં અથવા ત્યાંના ઇલેક્ટ્રીક ફિલ્ડમાં સંગ્રહિત થાય છે તેથી હવે આપણે તેને સમાન જ ગણતરી કરીશું આપણે કેટલી ઉર્જા સપ્લાય કરીએ છીએ જે ઉર્જા સંગ્રહિત થાય છે અને તે ઉર્જા કેવી રીતે શોધી શકાય તો ચાલો આપણે તે કરીએ અમારી પાસે L ઇન્ડક્ટન્સ ધરાવતું એક ઇન્ડક્ટર છે એક રેઝિસ્ટન્સ R છે અને એક બેટરી છે ચાલો આપણે આ સ્વીચને t 0 સમય પર ચાલુ કરીએ તેથી કિર્ચોફના નિયમ પ્રમાણે મારી પાસે આ EMF E અને બેક EMF LdIdt છે અને આ IR ની બરાબર છે આ કિર્ચોફનો નિયમ છે તેથી આપણને LdIdtIRE સમીકરણ છે જે dIdtRLIEL ના બરાબર છે E LdIdtIR OR LdIdtIRE dIdtRLIEL આનો હોમોજીનિયસ ભાગનું સોલ્યુશન એ એકદમ સરળ છે જે Ce RL t છે અને અન્ય ભાગ જે હોમોજીનિયસ ટર્મ E માટે છે તે E LR છે અહીં L કેન્સલ થઇ જશે અને છેલ્લે ER મળશે તેથી છેલ્લે સમીકરણ ICe RL tER મળશે આ કરંટનું સમયના ફંક્શન તરીકેનું સમીકરણ છે ICe RL tER ચાલો હવે ઇનિશિયલ કંડીશન્સ લાગુ કરીએ ઇનિશિયલ કંડીશન્સમાં સમય t0 માટે કરંટ 0 ની બરાબર છે આને સબ્સિટ્યૂટ કરતા મને C ER મળે છે અને તેથી છેલ્લે મને જવાબ તરીકે ItER મળે છે આ પરિણામ ને તમે ખૂબ સારી રીતે જાણો છો It00 ∴ C ER ItER જો હું આને હું સમય વિરુદ્ધ પ્લોટ કરું તો તે ઉપર તરફ આવે છે અને છેવટે તે અનંત તરફ જાય છે અને તેનું મૂલ્ય ER છે અને આ ફંક્શન ER છે તેથી શરૂઆતમાં જેવું સ્વિચ ચાલુ થાય છે કોઈ કરંટ મળશે નહિ અને છેવટે કોઈ ઇન્ડક્ટર ન હોય તેમ કરંટ ER બને છે ચાલો હવે એનર્જી સપ્લાય જોઈએ તેથી જો આ સમીકરણ ફરીથી જોઈએ તો EMF ELdIdtRI છે હવે હું બંને બાજુઓનો I દ્વારા ગુણાકાર કરું છું તમને યાદ હશે કે I એ સમયનું ફંક્શન છે તેથી મને E ItLIdIdtRI2 મળે છે આ ટર્મ મને પહેલેથી ખબર છે તે જૂલ હિટીંગ છે જે એકમ સમય દીઠ ઉત્પન્ન થતી ઉષ્મા છે અથવા રેઝિસ્ટન્સમાં કન્ઝ્યુમ થતો પાવર છે બીજો ટર્મ આ છે જે 12Ld dt છે તેથી આપણને પાવર સપ્લાય E It12Ld I2dt મળે છે જેમ સમય અનંત તરફ જાય તેમ મને કુલ ઉર્જા 0E It dt12Ld I2dtRI2dt મળે છે આ કુલ ઉર્જા છે કુલ પાવર નથી તો આ કુલ જૂલ હિટીંગ છે કુલ ઉત્પન્ન થતી ઉર્જા છે Power SuppliedE It12LdI2dtRI2 Total Energy 0E Itdt12LI2RI2dt આ ટર્મ વિશે શું આ ઉર્જા છે જે ક્યાંક સંગ્રહિત છે તે મને કેવી રીતે ખબર પડશે કે તે સંગ્રહિત છે મને ખબર છે કે જો હું બેટરી બંધ કરું તો કોઈ રીતે કરંટ તરત જ ઓછો નથી થતો તે હજુ પણ સંગ્રહિત ઉર્જાના કારણે એ જ સ્થિતિમાં રહે છે તેથી આપણે કહી શકીએ છીએ કે આ ઉર્જા સર્કિટમાં સંગ્રહિત છે અને આપણે કહી શકીએ કે તે આ ચુંબકીય ક્ષેત્ર B માં સંગ્રહિત છે જે આ કરંટ દ્વારા પ્રોડ્યુસ થાય છે તેથી હવે આપણે આ સૂત્રને ચુંબકીય ક્ષેત્રની સંગ્રહિત ઉર્જાના સંદર્ભમાં ફેરવીશું ખાસ કરીને હું એકમ વોલ્યુમ દીઠ સંગ્રહિત ઉર્જા અથવા એનર્જી ડેન્સિટી ને ચુંબકીય ક્ષેત્રની દ્રષ્ટિએ મેળવવા માંગુ છું સંગ્રહિત ઉર્જાના સૂત્ર 12LI2 ને આપણે આ રીતે કન્વર્ટ કરીએ ચાલો હું આ વાયરને એક ઇન્ડક્ટર તરીકે લઉં છું તેની થોડી જાડાઈ અહીં દર્શાવ્યા મુજબ છે જે ખૂબ ઓછી છે અને તેમાં કરંટ I નું વહન થાય છે ઇન્ડક્ટન્સ L ની વ્યાખ્યા મુજબ આ સપાટી માંથી પસાર થતું ફ્લક્સ જે હું અહીં લાલ રંગમાં બતાવીશ તો અહીં આ વાયર દ્વારા કવર થતો સરફેસ એરિયા LI ના બરાબર થશે તેથી હું અહીં સંગ્રહીત ઉર્જા W ને 12 I LI ના બરાબર લખી શકું છું જે 12I ϕ ના બરાબર છે LI12I ϕ હવે આપણે જાણીએ છીએ કે આ સપાટી માંથી પસાર થતું ફ્લક્સ ϕ એ B dS ના બરાબર છે જ્યાં B એ ચુંબકીય ક્ષેત્ર છે અને dS એ નાનો એરિયા એલિમેન્ટ છે અને હવે આપણે આનું સંકલન કરીશું યાદ રાખો કે dS અને I બંને પરંપરાગત ડિરેક્શનલ સેન્સ દ્વારા સંબંધિત છે તેથી હું આને 12IB dS લખી શકું જેના માટે હું બીજા સમીકરણનો ઉપયોગ કરીશ B એ A ના કર્લ ની બરાબર છે એટલે કે BA છે હવે અહીં હું સ્ટોક્સ થીયરમ નો ઉપયોગ કરી શકું છું એટલે હવે પછી સમીકરણ 12I dS થશે અહીં A વેક્ટર પોટેન્શિયલ છે અને તેને હું સ્ટોક્સ થીયરમની મદદથી 12IA dl લખી શકું છું dl યાદ રાખો કે dl અને dS એ રીતે સંબંધિત છે કે દિશાઓ પરંપરાગત સેન્સથી યોગ્ય રીતે સંબંધિત છે અને કારણકે આપણે આ દિશા વિશે વાત કરી રહ્યા છીએ I અને dl બંને સમાન દિશામાં છે અને તેથી આપણે ફરીથી એ જ યુક્તિનો ઉપયોગ કરીએ જેનો આપણે પહેલાં ઉપયોગ કર્યો હતો અહીં આ વાયરમાં I એ આ રીતે પસાર થઇ રહ્યો છે અહીં એક નાનો એરિયા a છે અહીં દિશા dl છે તેથી આને હું 12J A તરીકે લખી શકુ છું અહીં કરંટની દિશા એ J ની દિશામાં જ છે તેથી હું આ ડોટ ને અહીંથી કાઢીને અહીં મૂકીશ અને તેથી માની અંતિમ સમીકરણ 12dr J A મળે છે અહીં વોલ્યુમ એ આખા સ્પેસ માટેનું છે પરંતુ જ્યાં J નોન ઝીરો હોય ત્યાં તે નોન ઝીરો છે અંતમાં તે માત્ર વાયર પર નોન ઝીરો બને છે A તેથી આપણે આ કરંટ I નું વહન કરતા વાયર માટે આ કરંટને પ્રસ્થાપિત કરતા લાગતા સમય સુધીમાં સંગ્રહ થતી ઉર્જા 12dr A ના બરાબર છે આપણે હજી સમાપ્ત કર્યું નથી કારણકે આપણે આ આખી વસ્તુને ચુંબકીય ક્ષેત્રમાં રૂપાંતરિત કરવા માગીએ છીએ તેથી હું બીજી આઇડેન્ટિટી નો ઉપયોગ કરવા જઈ રહ્યો છું જે મુજબ B નું કર્લ B0 J છે અને તેથી J10 થશે અને તેથી W120dr A થશે J A B0 J J10 W120dr A યાદ રાખો આપણે ઇલેક્ટ્રોસ્ટેટીક એનર્જી પ્રાપ્ત કરવા માટે જે કર્યું એ પગલાં આપણે અહીં લઈ રહ્યા છીએ જ્યાં આપણે ચાર્જીસ પરના ઈન્ટીગ્રલ્સ ને ફિલ્ડ પરના ઈન્ટીગ્રલ્સમાં રૂપાંતરિત કર્યા હતા હવે તમે જોશો કે તમને તે યોગ્ય લાગતું હશે જ્યારે હું આ સમગ્ર સ્પેસના વોલ્યુમ ઈન્ટીગ્રલ dr વિશે વાત કરું તો તે જયાં B નોન ઝીરો હોય ત્યાં તે નોન ઝીરો હશે હવે આપણે તેને ફરીથી સંપૂર્ણ રૂપે B માં કન્વર્ટ કરીએ આપણે એક આઇડેન્ટિટી વાપરવા જઈ રહ્યા છીએ જે મુજબ B A છે જેના પરથી લખી શકાય કે A B છે અને તેથી આ ઈન્ટીગ્રલને ફરીથી થયેલા કાર્યના રૂપમાં આ રીતે લખી શકાય છે W120dr B A W120dr B તો હવે ચાલો હું આગળની સ્લાઈડ પર જાઉં અને આ થયેલ કાર્યને 120dr B તરીકે લખું છું ચાલો આપણે આ ટર્મ જોઈએ A એ B ના બરાબર છે તેથી આ 120dr2 120dr બનશે હું આને સરફેસ ઇન્ટીગ્રલમાં કન્વર્ટ કરવા માટે ડાયવર્જન્સ થીયરમ નો ઉપયોગ કરી શકું છું જે 120ds બનશે યાદ કરો મેં કહ્યું હતું કે આ ઇન્ટીગ્રેશન એ સમગ્ર સ્પેસ પર છે અહીં ds એ ખરેખર ખૂબ દૂર છે તેથી આ 120ds બનશે અહીં B એ 1r2 જેટલો છે અને A એ 1r જેટલો છે આ ઇન્ટીગ્રાન્ડ 1r3 જેટલું છે ds એ r2 જેટલું દૂર છે તેથી આ આખું ઇન્ટીગ્રલ 1r જેટલું થશે અને તેથી આપણે આને 0 લખી શકીએ અને તેથી અંતે ઉર્જા dr બનશે અને આને આપણે એનર્જી ડેન્સિટી કહીશું 120dr2 120dr dr કારણકે આ સમગ્ર વોલ્યુમ પર ઇન્ટીગ્રેશન કરવાથી મને કુલ એનર્જી મળે છે તેથી ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત એનર્જી એવી હોય છે કે એનર્જી ડેન્સિટી B220 દ્વારા આપવામાં આવે છે આ ઇલેક્ટ્રોસ્ટેટીક એનર્જીના સમીકરણ જેવું જ છે જે 120E2 હતું હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે આનાં ઉપયોગથી કેટલાક ઉદાહરણો સોલ્વ કરીશું